તેથી ફરી પાછા આપણે આના પર આવીશું તેથી આપણે Ia0Ib0Ic0In0 લખી શકીએ છીએ આ સમીકરણ 30 છે કારણ કે તટસ્થ વાહક પણ છે તટસ્થ કંડક્ટર પણ ત્યાં છે તે અહીં બતાવવામાં આવ્યું છે તમે જુઓ છો કે મેં કોઈ લીલો વર્તુળ બનાવ્યો છે તે અહીં બતાવવામાં આવ્યું છે તેથી અર્થ એ થાય કે Ia0Ib0Ic0 છે તેથી આપણે In 3Ia0 લખી શકીએ આ સમીકરણ 31 છે હવે આપણે ઇન્ડક્ટન્સનો અભ્યાસ કર્યો છે મેં ખૂબ પહેલાં તે વિષયમાં કહ્યુ હતુ તમે તે પ્રકરણમાં જાઓ છો તમે સમીકરણ 46 પર જાઓ છો તેથી તે સમીકરણ 46 એ ઇન્ડક્ટન્સ પ્રકરણનો સમાન છે તેથી હું ફરીથી લખી રહ્યો છું તેથી તે શૂન્ય સિક્વન્સ વર્તમાન અધિકારને કારણે તમારા કંડક્ટરની ફ્લક્સ લિન્કેજ છે તેથી તેનો અર્થ એ છે કે a02×10 7Ia0ln 1r ln 1D Ic0ln 1D Inln 1Dn આ સમીકરણ 32 છે સમીકરણ 46 માંથી ફક્ત તે જ સમીકરણ આપણે અહીં લાગુ કરી રહ્યા છીએ હવે Ia0Ib0Ic0 અને In 3Ia0છે અહીં સમીકરણ 31 છે તેથી તમે આ બધી વસ્તુઓ અહીં મૂકો જો તમે આ બધી વસ્તુઓ અહીં મૂકો તો તમે માત્ર થોડી રાહ જુઓ જો તમે એમ કરો છો તો તમને a02×10 7Ia0ln Dn3rD2 Wb Tm મળે છે કારણ કે તમે ટ્રાન્સમિશન લાઇનની માત્ર 1 મીટર લંબાઈ ધ્યાનમાં લીધી છે આ સમીકરણ 33 છે હવેથી L00Ia00 2ln Dn3rD2 mHKm ઇન્ડક્ટન્સ પ્રકરણ માટે ઘણી વખત તમે આને ઘણી વાર જોયો હશે તેથી L00 2ln DrDn3D3 mHKm0 2ln Dr 0 2ln Dn3D3 mHKm છે હવે આ તમે L00 2ln Dr 30 2ln DnD mHKm લખી શકો છો આ સમીકરણ 34 છે તેનો અર્થ એ કે 34 સમીકરણ ની પ્રથમ અવધિ એ સકારાત્મક અનુક્રમણિકા X1છે અને આ બીજી ટર્મ તે 0 તે Xn તરીકે વ્યાખ્યાયિત થયેલ છે બરોબર તમે તેને વ્યાખ્યાયિત કરી શકો છો એટલે કે આ વસ્તુ તમારી ગ્રાઉન્ડ રિએક્ટન્સ અથવા તો ગ્રાઉન્ડ રિએક્ટન્સ અધિકાર અથવા તટસ્થ પ્રતિક્રિયા અધિકાર છે તેથી તેનો અર્થ એ કે તે X0X13Xn છે તેથી તેનો અર્થ એ કે આપણે તેને આ રીતે બનાવી શકીએ છીએ કારણ કે આ યોગ્ય છે તેથી આને ઓમેગા દ્વારા પ્રતિક્રિયા ની ગુણાકારમાં રૂપાંતરિત કરી શકાય છે આને ઓમેગા દ્વારા પણ ગુણાકાર કરી શકાય છે તેનો અર્થ એ કે તમારું X0 જે શૂન્ય સિક્વન્સ રિએક્ટન્સ છે તે X0X13Xn મળી શકે છે તેથી આ Xn તમે જેને આ Xn તરીકે કોલ કરો તે બરાબર છે આ તમારી ખરેખર L0 છે માફ કરશો આ ખરેખર તમારું L1 છે અને આ Ln છે તેથી તે મૂળભૂત રીતે L13 Ln છે હું અહીં લખતો નથી પરંતુ તે સરળ વાત છે તે સમજાઇ જય તેવુ છે અને જો તમે બંને બાજુ ઓમેગાથી ગુણાકાર કરો છો તેથી તે તમારું L1અને આ તમારું jX1 છે અને તે 3ωLn3 Xn છે તેથી તે 3Xn હશે તેથી X0X13Xn આ સમીકરણ 35 છે તેનો અર્થ એ કે તમારા ટ્રાન્સમિશન લાઇન માટે તે સકારાત્મક અને નકારાત્મક અનુક્રમ અવરોધ તે Z1Z2 છે અહીં ખરેખર આપણે Z0Z13Zn પણ લખી શકીએ છીએ સમાન ફિલોસોફી તેથી ત્યાં કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ અને શૂન્ય ક્રમ માટે આપણે જોઈ શકીએ છીએ કે વસ્તુઓ જુદી જુદી છે તેથી આ સમીકરણ 35 છે હવે સિંક્રનસ મશીનના સિંક્રનસ ઇમ્પિડન્સ નો ક્રમ અવરોધ છે તેથી આ કિસ્સામાં સિંક્રોનસ મશીનના કિસ્સામાં તમે જાણો છો કે તે સપ્રમાણતા વાળા વાઇન્ડિગ્સ થી બનાવવામાં આવ્યું છે અને તે એમ્ફેસને સકારાત્મક અનુક્રમમાં પ્રેરિત કરે છે ત્યારે માત્ર સકારાત્મક ક્રમ જનરેટર અવરોધ એ મૂલ્ય મળ્યું છે જ્યારે લાદવામાં આવેલા હકારાત્મકને કારણે સકારાત્મક ક્રમ વર્તમાન વહે છે આ તમારા જાણીતા વોલ્ટેજ ક્રમ નો સેટ છે તેથી આર્મેચર પ્રતિકારની અવગણના કરવી કારણ કે ra ખૂબ જ નાનો છે તેથી તમે મશીનની સકારાત્મક ક્રમિક ઇમ્પિડન્સ ની અવગણના કરી શકો છો મારો મતલબ કે તે તમારા પર નિર્ભર છે તેનો અર્થ એ કે સિંક્રોનસ મશીન ખરેખર મૂળભૂત રીતે સપ્રમાણ વાઇન્ડિગ્સ સાથે રચાયેલ છે અને ઇએમેફ ને માત્ર સકારાત્મક ક્રમ માટે પ્રેરિત કરે છે તેથી સકારાત્મક અનુક્રમ જનરેટર અવરોધ એ મળેલ મૂલ્ય છે જ્યારે વોલ્ટેજના લાદવામાં આવેલા સકારાત્મક ક્રમ સેટને લીધે સકારાત્મક અનુક્રમણિકા પ્ર્વાહ વહે છે તેથી આર્મેચર પ્રતિકારની અવગણના એ મશીનની સકારાત્મક ક્રમિક ઇમ્પિડન્સ આવશ્યકતા મુજબ Z1jXd છે આ પેટા ક્ષણિક સમીકરણ 36 છે જો Z1jXd ક્ષણિક વ્યાજનું સમીકરણ હોય તો આ સમીકરણ 37 છે અને જો Z1jXd નુ મૂલ્ય અચલ હોય તો આ સમીકરણ 38 છે તેથી આ તમારી સમસ્યાના નિવેદન પર આધાર રાખીને જે કંઈપણ થાય છે તેનો અર્થ આ થાય છે તેથી તે મુજબ કિંમતો લેવાની છે તેથી સ્ટેટરમાં નકારાત્મક અનુક્રમણિકા ના પ્રવાહ ની સાથે જ હવા ના અંતર માં ચોખ્ખું પ્રવાહ રોટરની વિરુદ્ધ દિશામાં ફરે છે કારણ કે તે છે કારણ કે સ્ટેટરમાં આ નકારાત્મક અનુક્રમ પ્ર્વાહ અધિકારને લીધે આ ચોખ્ખો પ્રવાહ વહે છે આ રોટરની વિરુદ્ધ દિશામાં ફરે છે તેનો અર્થ એ કે ચોખ્ખો પ્રવાહ રોટરની સુમેળ ની ગતિથી બમણો ફેરવાય છે આ તમારા ઇલેક્ટ્રિકલ મશીનો થી પણ જાણીતું છે તેથી આ કિસ્સામાં ફિલ્ડ વાઇંડિગ્નો ખરેખર કોઈ પ્રભાવ નથી એટલે કે ફિલ્ડ વાઇંડિગ્નો કોઈ પ્રભાવ નથી કારણ કે ફીલ્ડ વોલ્ટેજ ખરેખર સકારાત્મક સિક્વન્સ ચલો સાથે સંકળાયેલ છે અને ફક્ત ડેમ્પર વિન્ડિંગ અક્ષમાં અસર ઉત્પન્ન કરે છે તેથી નકારાત્મક ક્રમ અવબાધ હકારાત્મક ક્રમ અને સબ ક્ષણિક ઇમ્પિડન્સ ની ખૂબ નજીક છે ઉદાહરણ તરીકે આ Z2jXd સમીકરણ 39 છે એટલે કે ફીલ્ડ વાઇંડિગ્નો પણ કોઈ પ્રભાવ નથી અને ક્ષેત્રને કારણે ફિલ્ડ વોલ્ટેજ સકારાત્મક ક્રમ ચલો સાથે સંકળાયેલ છે અને ફક્ત ડેમ્પર અક્ષમાં ની વાઇંડિગ એ અસર ઉત્પન્ન કરે છે તેથી નકારાત્મક અનુક્રમ અવરોધ એ સકારાત્મક અનુક્રમ પેટા ક્ષણિક ઇમ્પિડંસ ની ખૂબ નજીક છે જે Z2≈jXd છે જે સિંક્રનસ મશીન નકારાત્મક અનુક્રમ ઇમ્પિડન્સ માટે છે અને સિંક્રનસ મશીનમાં ખરેખર કોઈ શૂન્ય ક્રમ વોલ્ટેજ પ્રેરિત નથી તેથી મશીનનો ઝીરો સિક્વન્સ ઇમ્પિડન્સ એ શૂન્ય સિક્વન્સ પ્રવાહને કારણે છે શૂન્ય ક્રમ પ્રવાહના ત્રણ mmf's બનાવે છે જે સમય તબક્કામાં હોય છે પરંતુ અવકાશ તબક્કા દ્વારા 120 વિતરણ કરવામાં આવે છે તેનો અર્થ એ કે પરિણામ શૂન્ય છે તેથી હું આને પુનરાવર્તિત કરું છું સિંક્રનસ મશીનમાં ખરેખર કોઈ શૂન્ય સિક્વન્સ વોલ્ટેજ પ્રેરિત નથી અને મશીનનો ઝીરો સિક્વન્સ ઇમ્પિડંસ શૂન્ય સિક્વન્સ પ્રવાહને કારણે ત્રણ mmf's બનાવે છે જે સમયના તબક્કામાં હોય છે પરંતુ તે અવકાશી તબક્કા દ્વારા 120 વિતરિત કરવામાં આવે છે એનો અર્થ એ છે કે તેથી પરિણામી હવા નો આંતર પ્રવાહ શૂન્ય હશે અને આર્મેચર પ્રતિક્રિયા ને કારણે ત્યાં કોઈ પ્રતિક્રિયા નથી તેથી મશીન તેના લિકેજ પ્રવાહને કારણે માત્ર ખૂબ જ નાના પ્રતિક્રિયા આપે છે તેથી રોટર વાઇંડિન્ગ્સ ફક્ત શૂન્ય ક્રમ પ્રવાહના લિકેજ રિએક્ટેન્સ રજૂ કરે છે અને તે Z0jXl છે આ સમીકરણ 40 છે તેથી આ શૂન્ય ક્રમ છે જેને તમે સિંક્રનસ મશીનના તમારા ઇમ્પિડન્સ કહો છો તે કંઈ નથી પરંતુ તે લિકેજ રિએક્ટેન્સ jXl છે અને તમારા નકારાત્મક ક્રમમાં સાઇન લગભગ jXd છે તે આશરે પેટા ક્ષણિક પ્રતિક્રિયા અને હકારાત્મક ક્રમ હશે તે તમારી આવશ્યકતા પર આધાર રાખે છે ક્ષણિક અથવા સ્થિર સ્થિતિ હવે આ ખરેખર સકારાત્મક ક્રમ નકારાત્મક ક્રમ છે હવે આપણે ટ્રાન્સફોર્મર અને સિંક્રનસ મશીન માટે સકારાત્મક ક્રમ નકારાત્મક અનુક્રમ અને શૂન્ય ક્રમ અવરોધ જોયા છે ચાલો હવે આ લોડ થયેલ સિંક્રોનસ મશીનનું સિક્વન્સ નેટવર્ક જોઈએ કારણ કે આ ખૂબ જ દુર્લભ છે આ જરૂરી છે તેથી હું તે આકૃતિ 3 પર આવીશ જેથી એક અવરોધ દ્વારા તટસ્થ ગ્રાઉન્ડ સાથે સિંક્રનસ મશીન તરીકે મશીન Zn તમારા સંતુલિત 3 તબક્કાના ભારને સપ્લાય કરે છે તેથી આ તે તમારું સિંક્રનસ 3 ફેઝ અને સિંક્રનસ મશીન સંતુલિત 3 ફેઝ લોડ છે આ લોડ કનેક્ટ થયેલ છે પરંતુ તે બરાબર બતાવેલ નથી તેથી આ તમારા સિંક્રનસ Zs છે બધાં મશીનના રીએક્ટન્સ આપવામાં આવે છે અને તે તમારા તટસ્થ છે તેને તટસ્થ કે ઇમ્પિડન્સ Zn મારફતે લેવામાં આવે છે અને આ Va Vbઅને Vc ફેઝ વોલ્ટેજ છે અને પ્ર્વાહ IaIb અને Ic છે આ તમારૂ મેગનિટયુડ સમાન છે આ સંતુલિત છે ખરેખર Ea Eb Ec છે પરંતુ તમે જે કરો છો તે તમારા 180 દ્વારા અલગ પડે છે તેથી સિંક્રનસ મશીનનો સંતુલિત તબક્કો 3 એ ફેઝો ના સકારાત્મક ક્રમ તરીકે રજૂ થાય છે જે Eaછે આપણે એની જગ્યાએ પહેલાં જ કરી શકીએ છીએ V તે અહીં EaEaEbβEaEc2Eaઆ સમીકરણ 41 છે હવે આ આક્રુતિ 3 પરથી હું આ સમીકરણ લખીશ તે આ સમીકરણ છે તમે સમીકરણ લખી શકો છો તેથી અર્થ એ કે Ea Eb અને Va Vb અને Vc દરેક તબક્કો તમે આ કરી શકો છો આ સમીકરણ મા તમે આ વસ્તુથી KVL લાગુ કરી શકો છો તેથી તમે VaEa ZsIa ZnIn લખી શકો છો VbEb ZsIb ZnIn અને VcEc ZsIc ZnIn આનો અર્થ એ છે કે આ KVL માંથી જો તમે અહીયા KVL લાગુ કરો છો તો તમને આ 3 સમીકરણ મળશે આ ખરેખર સમીકરણ 42 છે હવે બીજી વાત એ છે કે આ પ્ર્વાહ In અહીં આ રીતે પ્રવેશી રહ્યું છે તમે જે દિશામાં લીધી છે તે આ Iaવસ્તુને છોડી દે છે આ ટર્મિનલ Ia અહીં છોડીને આવે છે અહીં તે Ib Ic InIaIbIcછે આનો અર્થ એ પણ છે કે તટસ્થ પ્રવાહ InIaIbIc છે હવે સમીકરણ 42 અને 43 ની મદદથી તેથી આ સમીકરણ 42 છે અને આ હું n અધિકાર લઉ છુ આ તમે અહીં n મૂકો તો અહીંથી InIaIbIcછે તમે સમીકરણ 42 માં કિમત મૂકો જો તમે તેમ કરો તો તેથી તમે આ ફોર્મમાં Va Vb Vc Ea Eb Ec ZsZn Zn Zn Zn ZsZn Zn Zn Zn ZsZn Ia Ib Ic મેળવશો આ સમીકરણ 44 છે અથવા આ કોમ્પેક્ટ સ્વરૂપમાં છે જો તમે લખો તોVpEp ZpIp છે આ રીતે તમે કોમ્પેક્ટ સ્વરૂપમાં લખો પછીથી અમે VpVa Vb Vc T વ્યાખ્યાયિત કરીએ છીએ તેથી તેનો અર્થ એ છે કે IpIa Ib Ic T EpEa Eb Ec T અને ZpZsZn Zn Zn Zn ZsZn Zn Zn Zn ZsZn અને સમીકરણ 12 નો ઉપયોગ કરીને હું ફરીથી સમીકરણ 12 બતાવતો નથી આ તે છે જે તમે જાણો છો હવે vp AVs તેથી તે જ રીતે તમે Ep AEs લખી શકો છો તે જ રીતે અમે લખી રહ્યા છીએ તેનો અર્થ એ છે કે તે જ રીતે આપણે Ip AIsલખી શકીએ છીએ આ તમારું સમીકરણ 47 છે અને આ સમીકરણ તમારું 48 છે તેનો અર્થ એ છે કે VsVa1 Va2 Va0 T EsEa1 Ea2 Ea0 T અને IsIa1 Ia2 Ia0 Tટ્રાન્સપોઝ અને A1 1 1 2 1 2 1 છે આ મેટ્રિક્સ આપણે પણ જાણીએ છીએ જેની આપણે પહેલેથી જ યોગ્ય વ્યાખ્યા આપેલી છે તેથી તમે Vp Ep અને Ip ના સમીકરણને બદલી શકો છો અને સમીકરણ 46 47 અને 48 માંથી આનો અર્થ એ કે આ સમીકરણમાં જે પણ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે તે દરેક વસ્તુને તમે 46 47 અને 48 થી બદલો પછી તમને તે A Vs AEs ZpAIs મળશે આ સમીકરણ 49 છે અને આ સમીકરણ 49 ને તમે બંને બાજુ A 1 દ્વારા ગુણાકાર કરો છો પછી તમને VsEs A 1ZpA Is આ સમીકરણ 50 મળશે પછી VsEs ZsIs આ સમીકરણ 51 છે જ્યાંZsA 1ZpA છે તો ZsA 1ZpA અને આ A 1 પહેલેથી જ આપણે વ્યાખ્યાયિત કર્યું છે અને આ તમારું Zp મેટ્રિક્સ છે અને આ તમારું A મેટ્રિક્સ છેZs131 2 1 2 1 1 1 ZsZn Zn Zn Zn ZsZn Zn Zn Zn ZsZn 1 1 1 2 1 2 1 જો તમે આ બધાને ગુણાકાર કરો છો તો તમને ZsZs 0 0 0 Zs 0 0 0 Zs3Zn તેનો અર્થ છે તમારા આ સમીકરણથી VsEs ZsIs છે તેથી Va1 Va2 Va0 Ea1 Ea2 Ea0 Zs 0 0 0 Zs 0 0 0 Zs3Zn Ia1 Ia2 Ia0 આ સમીકરણ 53 છે તેથી આ નોંધ માંથી Ea1Ea Ea2Ea00 કારણ કે જો તમે તમારી તે વસ્તુ ને કોલ કરો છો તેનો અર્થ છેVa1 Va2 Va0 Ea 0 0 Zs 0 0 0 Zs 0 0 0 Zs3Zn Ia1 Ia2 Ia0 એનો અર્થ એ થાય છે કે Va1Ea Z1Ia1 આ સમીકરણ 55 છે Va2 Z2Ia2 આ સમીકરણ 56 છે આપણને આ આપવામા કઆવે છે અને Va0 Z0Ia0 આ સમીકરણ 57 છે જ્યાંZ1ZsZ2ZsZ0Zs3Zn તેથી સિંક્રનસ મશીનનું સકારાત્મક નકારાત્મક અને શૂન્ય ક્રમ નેટવર્ક આકૃતિ 4 માં બતાવવામાં આવ્યું છે તેનો અર્થ એ છે કે સિંક્રનસ મશીન માટે સકારાત્મક નકારાત્મક અને શૂન્ય સિક્વન્સ નેટવર્ક તે કંઈક એવું છે કે તેઓ એકબીજાથી સ્વતંત્ર છે તેથી આ તમારા હકારાત્મક સિક્વન્સ નેટવર્ક માટે છે આ વોલ્ટેજEa Z1Ia1 છે તેથી નકારાત્મક ક્રમ અથવા શૂન્ય ક્રમ તેમની પાસે વોલ્ટેજ સ્રોત નથી તેથી તે Z2Ia2 છે અને તે Z0 છે પ્ર્વાહ I0 છે તો આ Va1 Va2 Va0 છે તેથી આ સકારાત્મક સિક્વન્સ નેટવર્ક છે b એ નેગેટિવ સિક્વેન્સ નેટવર્ક છે અને c સિંક્રનસ મશીન માટે શૂન્ય સિક્વન્સ નેટવર્ક છે હવે ઉપરના તમારા ડેરિવેટિવ પર થી આપણે કેટલાક નિરીક્ષણો કરી શકીએ છીએ પ્રથમ તે છે કે 3 સિક્વન્સ નેટવર્ક સ્વતંત્ર છે આ 3 નેટવર્ક્સ સ્વતંત્ર છે કોઈ કનેક્ટિવિટી નથી સિસ્ટમ તટસ્થ છે એ સકારાત્મક અને નકારાત્મક ક્રમ નેટવર્ક માટેનો સંદર્ભ છે એનો અર્થ એ કે સકારાત્મક માટે આ સંદર્ભ છે તેથી સકારાત્મક અને નકારાત્મક માટે સિંક્રનસ મશીન માટે સકારાત્મક અને નકારાત્મક ક્રમ નેટવર્ક એ ખરેખર તટસ્થ સંદર્ભ છે જ્યારે તમારા શૂન્ય સિક્વન્સ માટે નેટવર્ક ગ્રાઉન્ડ સંદર્ભ છે તેનો અર્થ એ કે સિસ્ટમનો તટસ્થ એ સકારાત્મક અને નકારાત્મક અનુક્રમ નેટવર્ક માટેનો સંદર્ભ છે પરંતુ શૂન્ય સિક્વન્સ નેટવર્ક માટેનું ક્ષેત્ર સંદર્ભ છે નંબર 3 નકારાત્મક અથવા શૂન્ય સિક્વન્સ નેટવર્કમાં કોઈ વોલ્ટેજ સ્રોત નથી ફક્ત સકારાત્મક સિક્વન્સ નેટવર્કમાં વોલ્ટેજ સ્રોત છે અને નંબર 4 ગ્રાઉન્ડિંગ ઇમ્પિડન્સ એ શૂન્ય સિક્વન્સ નેટવર્કમાં 3 Zn તરીકે પ્રતિબિંબિત થાય છે જોકે જ્યારે આપણે આકૃતિ દોરીએ છીએ ત્યારે તે Zn હોય છે પરંતુ તમે જેને કોલ કરો છો તે ગ્રાઉન્ડિંગ અવરોધ ખરેખર શૂન્ય સિક્વન્સ નેટવર્કમાં 3 Zn તરીકે પ્રતિબિંબિત થાય છે હવે જુઓ આ સિંક્રનસ મશીન માટે સકારાત્મક નકારાત્મક અને શૂન્ય ક્રમ છે હવે આગળ ટ્રાન્સફોર્મરની સિક્વન્સ ઇમ્પિડન્સ અને સિક્વન્સ અવરોધ છે તેથી ટ્રાન્સફોર્મર ખરેખર એક સ્થિર ઉપકરણ છે તેથી ટ્રાન્સફોર્મરમાં કોઈ ફરતું ભાગ નથી તેથી રેટેડ મૂલ્યના 1 ટકાના ક્રમમાં મુખ્ય ખોટ અને ચુંબક પ્રવાહ છે તેથી ચુંબક શાખા ને અવગણવામાં આવે છે તેથી જ્યારે તમને સિક્વેન્સ અવરોધ મળશે ત્યારે ટ્રાન્સફોર્મરની મેગ્નેટાઇઝિંગ શાખા ની અવગણના કરવામાં આવશે તેથી ટ્રાન્સફોર્મર નુ ખરેખર ટ્રાન્સફોર્મર સમકક્ષ શ્રેણીના લિકેજ ઇમ્પિડન્સ સાથે મોડેલ કરવામાં આવે છે તેથી ટ્રાન્સફોર્મર એક સ્થિર ઉપકરણ છે અને જો તબક્કા નો ક્રમ બદલાશે તો લિકેજ ઇમ્પિડન્સ બદલાશે નહીં કારણ કે તે એક સ્થિર ઉપકરણ છે તેથી સકારાત્મક નકારાત્મક અને શૂન્ય અનુક્રમ અવરોધ ટ્રાન્સફોર્મરના લિકેજ ઇમ્પિડન્સ સમાન અને સમાન છે તેનો અર્થZ1Z2Z0Zl તેથી ટ્રાન્સફોર્મર માટે તે સીધું આગળ છે તેથી શૂન્ય અનુક્રમ ઇમ્પિડન્સ માટે સમાન સર્કિટ વાઇંડિગ કનેક્શન પર તે ન્યુટ્રલ્સને ગ્રાઉન્ડ કરે છે કે નહીં તેના પર પણ આધાર રાખે છે તેનો અર્થ છે કે ડેલ્ટાથી જ શરૂ કરો વાઇંડિગ કનેક્શન માટેનો શૂન્ય ક્રમ એટલે ડેલ્ટા થી પ્રારંભ કરવો અને તે પણ તટસ્થો ને આધારિત છે કે નહીં તેના પર જેને તમે શૂન્ય સિક્વન્સ નેટવર્ક કહો છો તેના આધારે તેથી સવાલ એ છે કે આ 2 છે અથવા તમારા માટે 3 4 વસ્તુઓ છે ખાસ કરીને ફોલ્ટ નો અભ્યાસ કરવા માટે શૂન્ય ક્રમ આકૃતિ તમારી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે સકારાત્મક ક્રમ માટે તમે જાણો છો તે વોલ્ટેજ સ્ત્રોતમાં હશે ત્યાં રહેશે અને બધા જ પરિમાણો હંમેશની જેમ રહેશે નકારાત્મક ક્રમ માટે ત્યાં કોઈ વોલ્ટેજ સ્રોત હશે નહીં પરંતુ અન્ય તમામ પરિમાણો હશે પરંતુ શૂન્ય ક્રમ માટે તમારે ખરેખર તે સમજવું પડશે કે કોઈ કેવી રીતે તેને દોરી શકે છે અને કોઇ કેવી રીતે તમારી વસ્તુઓનું યોગ્ય રીતે વિશ્લેષણ કરી શકે છે ખાસ કરીને શૂન્ય ક્રમ આકૃતિ આ વિદ્યાર્થીના દૃષ્ટિકોણથી છે કે તેમની મૂંઝવણ ખરેખર એ મુખ્યત્વે તમારું શૂન્ય સિક્વન્સ ડાયાગ્રામ નેટવર્ક છે તેથી ઉદાહરણ તરીકે ટ્રાન્સફોર્મર ના આ કિસ્સામાં તમે સ્ટાર સ્ટાર ટ્રાન્સફોર્મરને બંને બાજુ ધ્યાનમાં લો છો જેને તમે ગ્રાઉંડ લીધેલુ છે તે બંને બાજુ છે આ સ્ટાર સ્ટાર જોડાણની બરાબર છે બંને તટસ્થ લીધેલુ છે તેવું જુઓ અને ત્યાં પ્રાથમિક અને માધ્યમિકમાં વહેતા શૂન્ય સિક્વન્સ પ્રવાહનો માર્ગ છે કારણ કે બંને ગ્રાઉન્ડ છે તેથી પ્રવાહ માટે શૂન્ય ક્રમ પ્ર્વાહ નો માર્ગ હશે તેથી આકૃતિ 5 ફરીથી સમકક્ષ શૂન્ય સિક્વન્સ સર્કિટ કનેક્શન આપે છે હવે આ સ્ટાર સ્ટાર છે તેથી આ a b c છે આ abc પણ દોરવામાં આવ્યુ છે પ્રશ્ન છે કે આ પણ ગ્રાઉન્ડેડ છે બંને ગ્રાઉન્ડેડ આવે છે તમારો આ અધિકાર પણ ગ્રાઉન્ડ થયેલ છે તેનો અર્થ એ કે તે ગ્રાઉન્ડ એ સંદર્ભ છે જે તમે લો છો અને બંને ગ્રાઉન્ડ થયા છે તેથી પ્રવાહ માટે શૂન્ય સિક્વન્સ પ્ર્વાહ નો માર્ગ છે તેથી આ એક આડંબર છે અને આ તે છે જે તમે જોયું છે કે ટ્રાન્સફોર્મર સકારાત્મક નકારાત્મક અને શૂન્ય ક્રમ માટે તમારા ઇમ્પિડન્સ ને તમે લિકેજ કરો છો જેને તમે લિકેજ અવરોધ કહો છો જે તમારો Z1 છે તેથી આ a અને a છે અને આ સંદર્ભ તરીકે ભૂમિ છે તેથી આ તમારુ સ્ટાર એ તમારા કનેક્શન માટેના ટ્રાન્સફોર્મર માટેનું તમારું નેટવર્ક શૂન્ય સિક્વન્સ છે પરંતુ બંને સ્ટાર ગ્રાઉન્ડ છે હવે પછીની આ વસ્તુ છે આ વસ્તુ ખામીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે મુશ્કેલ છે અને શૂન્ય ક્રમ નેટવર્ક માટે મુશ્કેલ સમજવું પડશે તેથી હવે પછી તે એક સ્ટાર સ્ટાર જોડાણ છે પરંતુ આ પ્રાથમિક બાજુ લીધેલુ છે પરંતુ ગૌણ બાજુ એ તમારી અગ્રવર્તી છે તેનો અર્થ કોઈ ગ્રાઉન્ડ નથી તેથી આ જોડાણ છે તેથી તે કિસ્સામાં આ તમારો સ્ટાર છે આ પ્રાથમિક બાજુ ગ્રાઉન્ડ છે આ બાજુ નથી તેનો અર્થ એ કે પ્રાથમિક તટસ્થ ગ્રાઉન્ડ થયેલ છે પરંતુ ગૌણ તટસ્થતા ને ગ્રાઉન્ડ કરવામાં આવતું નથી તે ગૌણ તટસ્થતા ને અલગ પાડવામાં આવે છે તે અલગ છે તેનો અર્થ એ કે ગૌણમાં શૂન્ય ક્રમ વર્તમાન 0 છે કારણ કે અહી તેને ગ્રાઉન્ડ કરવામાં આવેલુ નથી તેથી ત્યાં તમારી ગૌણ બાજુ પર કોઇ શૂન્ય ક્રમ વર્તમાન પ્રવાહ પ્રશ્ન નથી આનો અર્થ એ કે આ આકૃતિ આ હશે પરંતુ આ ખુલ્લું રહેશે કારણ કે ગૌણ બાજુ ત્યાં કોઈ શૂન્ય ક્રમ નથી જેથી કોઇ પ્ર્વાહ વહેતો નથી તેથી આ છે પરંતુ જો કે આ બાજુ ગ્રાઉન્ડ થયેલ છે પરંતુ આ બાજુ લંબાઈ વગરની છે તેથી ત્યાં ગૌણ શૂન્ય ક્રમ અને ગૌણ પ્રવાહ નથી તેથી જ આ ખુલ્લું રહેશે પરંતુ આ સંદર્ભ રેખા તમારે બતાવવાની રહેશે મારી પાસે આ ભાગ છે હું આ વસ્તુ સમજાવીશ ફરી આભાર